ત્રીજું કાર્ય છે નોંધણી એવા અમુક આઇ પી છે જેમની વિશે આપણે પહેલા વાત કરી ચુક્યા છે જેમને ઔપચારિક નોંધણી ની જરૂર નથી હોતી જેવી રીતે કે કૉપીરાઇટ્ જે ક્ષણે બને છે અને પ્રકાશિત થાય છે તે જ ક્ષણે સુરક્ષિત પણ થઈ જાય છે બીજાને નોંધણીની જરૂર હોય છે જેવી રીતે કે ટ્રેડમાર્ક અને ડિઝાઇન પેટન્ટને પણ નોંધણી ની જરૂર હોય છે અને પેટન્ટની અરજી દાખલ કરવા માટે એક ક્રમ હોય છે જેમાં આઇ પી સેન્ટર એ ભાગ લેવાનો હોય છે તે પહેલા કે પેટન્ટની અરજી દાખલ થઈ શકે પહેલું પગલું હોય છે વર્કિંગ ડિસ્ક્લોઝર મેળવવું જેના વિશે આપણે પાછલા અઠવાડિયાના લેક્ચરમાં જાણી ચૂક્યા છીએ વર્કિંગ ડિસ્ક્લોઝર રેસિડન્ટ ઇન્વેન્શન ડિસ્ક્લોઝર ફોર્મ અથવા આઇ ડી એફ નું ફાઇલિંગ કરીને કરવામાં આવે છે તથા આઇ ડી એફ ના આધાર પર પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ નિર્માણ થાય છે જે એ જોઈ શકે કે પેટન્ટ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી કાર્યાલય ના પરીક્ષણમાં ઉત્તીર્ણ થઈ શકશે કે નહીં ત્યાર પછી એ નિર્ણય લેવામાં આવે છે કે પ્રોવિઝનલ સ્પેસિફિકેશન દાખલ કરવું જોઈએ કે પૂર્ણ સ્પેસિફિકેશન અમુક પરિસ્થિતિમાં પ્રોવિઝનલ વધારે સારું પુરવાર થાય છે જેને આપણે પહેલા જોઈ ચૂક્યા છે તથા અમુક પરિસ્થિતિમાં પૂર્ણ વધારે સારું પુરવાર થાય છે અને અંતે એ નિર્ણય લેવાનો હોય છે કે વિદેશી બજારમાં દાખલ થવાનું છે કે નહીં એટલે પેટન્ટને પી સી ટી અરજી અથવા કન્વેન્શન અરજી દ્વારા બહારના દેશોમાં ફાઇલ કરવાનું છે કે નહીં એટલે આ છે આઇ પી સેન્ટર ના નોંધણી સંબંધિત કાર્યો આઇ પી સેન્ટર આઇ પી ની જાળવણીના કાર્યમાં પણ કાર્યરત હોય છે આનાથી સંબંધિત સૌથી સાધારણ કાર્ય છે રેકોર્ડ રાખવા ફાઇલ કરેલા આઇ પી સંબંધિત બધા જ રેકોર્ડ રાખવાના હોય છે જેથી નવીકરણ સમયસર કરાવી શકાય એવા કિસ્સા પણ હોઈ શકે જ્યાં આઇ પી ને જતું કરવાનું હોય કારણકે એનું બજારની દૃષ્ટિથી કોઈ મૂલ્ય ન હોય તેથી આઇ પી નું નવીકરણ કરાવ્યા કરવાની જરૂર હોતી નથી આવા કિસ્સામાં નવીકરણનો શુલ્ક આપવાનું બંધ કરીને પણ તેને જતું કરી શકાય છે જેને અબૅન્ડન્મન્ટ અર્થાત તજવું ગણવામાં આવશે અથવા એવા પણ કિસ્સા હોઈ શકે જ્યાં એક અરજી ને જે પણ કારણથી દાખલ કરી હતી ત્યારબાદ તેમાં વ્યાપારની દૃષ્ટિથી કોઈ ક્ષમતા ઉદ્ભવતી નથી અથવા તો તેમાં જે સંભાવનાઓ જોઈ હતી તે રહી નથી જે પરિસ્થિતિમાં અરજીને પણ પાછી ખેંચી શકાય છે આ પ્રકારે જ્યારે આઇ પી ના ફાઇલિંગ ની વાત આવે તો રેકોર્ડ રાખવાનું ઘણું કામ હોય છે જેમ જેમ વિશ્વવિદ્યાલયના પેટન્ટનો પૉર્ટફોલિઓ મોટો થતો જાય છે તેમ તેનું સંચાલન કરવા માટે તમને કોઈ સોફ્ટવેર જેવા સાધનની જરૂર પડશે રેકોર્ડ રાખવાની પ્રક્રિયાને છોડીને જાળવણીના કાર્યમાં જે આઇ પી ને માન્યતા મળી હોય તેનું લાઇસન્સિંગ કરાવવાની પણ જવાબદારી હોય છે હવે લાઇસન્સ એક્સક્લૂસિવ હોઈ શકે અથવા નૉન એક્સક્લૂસિવ હોઈ શકે નૉન એક્સક્લૂસિવ લાઇસન્સ અંતર્ગત વિશ્વવિદ્યાલય ઓપન લાઇસન્સિંગ મૉડલ પર પણ વિચાર કરી શકે આના પ્રમાણે ઔદ્યોગિક ક્ષેત્રના લોકોને આવિષ્કારને લઈને તેનો ઉપયોગ કરવાની પરવાનગી હોય છે પણ એક વાર તે લોકો તેનું બજારીકરણ કરી લે અને તેની પર આવક રળવા માંડે પછી તે આવક નો એક ભાગ તેમણે વિશ્વવિદ્યાલયને આપવાનો હોય છે આ પ્રકારના ઓપન લાઇસન્સિંગ મૉડલ પણ જોઇ શકાય અથવા લાઇસન્સિંગ પેટન્ટ પૂલ દ્વારા પણ કરી શકાય જ્યાં એક જાતની ટેકનોલોજી ને લગતા બધા પેટન્ટના જુદા જુદા માલિક તે પેટન્ટને ભેગા કરીને એક કરી શકે છે એવી કબૂલાત હેઠળ કે તે લોકો ક્રૉસ લાઇસન્સ કરશે અર્થાત એકબીજાને લાઇસન્સ આપશે આગળ આઇ પી સેન્ટર નું જાળવણીનું કાર્ય લાઇસન્સિંગ થી આગળ જઈને અમલીકરણ જેને આપણે લિટિગેશન અર્થાત કાયદેસરની કાર્યવાહી કહીએ છીએ ત્યાં સુધી પહોંચે છે કોઈ પણ માણસ જે તમારી પેટન્ટ દ્વારા સુરક્ષિત કરેલી ટેકનોલોજી ને વાપરે છે તેને રોકવાનો એક માત્ર રસ્તો છે લિટિગેટ કરવું અર્થાત અદાલતમાં દાવો માંડવો અને અદાલત પાસેથી તે માણસને તમારા પેટન્ટને વાપરવાથી રોકનારો કાનૂની આદેશ મેળવવો આ બે રીતે થઈ શકે એક રીત છે કે તમે જે પણ વ્યક્તિ છે જે તમારા આઇ પી નો ઉપયોગ કરી રહી છે તેને સીસ ઍન્ડ ડિઝિસ્ટ નોટિસ અર્થાત ચેતવણી મોકલી શકો જે તેને જણાવે કે જે તે કરી રહ્યો છે તે તમારા અધિકાર અંતર્ગત આવે છે તેથી તેણે તેની પ્રવૃત્તિ બંધ કરી દેવી જોઈએ આ પ્રમાણે એ નિર્ણય એ પ્રોફેશનલ એ લેવાનો હોય છે કે પહેલાં ચેતવણી મોકલવી કે સીધો ઇન્ફ્રિંજમેન્ટ સૂટ અર્થાત ઉલ્લંઘનનો દાવો કરવો ઇન્ફ્રિંજમેન્ટ સૂટ એટલે કોર્ટમાં દાખલ થયેલો મુકદમો જ્યાં તમે એક વ્યક્તિને તમારા પેટન્ટનું ઉલ્લંઘન કરવાથી રોકવા માટે કહો છો તેવી જ રીતે ડિક્લૅરટરી સૂટ પણ હોઈ શકે છે આઇ પી સેન્ટર ના અમલીકરણના કાર્ય નો ભાગ હોય છે હવે આપણે જોઈ શક્યા છે કે તે રિસર્ચનું આઉટ્પુટ અર્થાત પરિણામ હોય છે જેને આઇ પી ના સંરક્ષણ ની જરૂર પડે છે પણ આ રિસર્ચ આઉટ્પુટ આધારિત હોય છે ઇનપુટ પર જેને આપણે રિસર્ચ સ્પેન્ડિંગ અર્થાત રિસર્ચનો ખર્ચ કહીએ છીએ જ્યાં સુધી કોઈ બજેટ ન હોય કે સંશોધન પ્રવૃત્તિ ન થતી હોય ત્યાં સુધી સંશોધન પ્રવૃત્તિમાંથી કોઈ આઇ પી નિર્માણ નહીં થાય એટલે તમે જોશો કે એક તરફ આઇ પી સેન્ટર ઉભુ કરવા માટે પેટન્ટ મેળવવા માટે કે દાખલ થયેલા મેળવેલા તથા બજારીકરણ થયેલા પેટન્ટ ની સંખ્યા આપવા માટે દબાણ હોય છે આ મેટ્રિક પર વધારે વજન મૂકવામાં આવે છે કારણકે પેટન્ટ એવું મેટ્રિક છે જેના થકી સંશોધન કેટલું થઈ રહ્યું છે તેનું આકલન કરી શકાય પણ બીજી તરફ તમે જોશો કે આની માટે સંશોધનમાં ઇન્વેસ્ટમેન્ટ અર્થાત રોકાણ થવું જરૂરી છે વિશ્વવિદ્યાલયમાં સંશોધન થવું જરૂરી છે તેથી આઇ પી માટે દબાણ ઊભું કરવાનો હેતુ એ પણ હોય છે કે તેનાથી સંશોધનને સહયોગ તથા ઉત્તેજના આપનારુ વાતાવરણ ઊભું થાય છે આ પ્રકારે આઇ પી સંરક્ષણ ને ઉત્તેજના આપવાથી સંશોધન કરવાની રીત પર પણ અસર થઈ શકે છે ઇનપુટ ના ભાગમાં સમય આપવો સાધન સામગ્રી પૂરી પાડવી તથા સંશોધન કૌશલ્ય વધારવું આ ત્રણ વસ્તુ નો સમાવેશ થાય છે હવે આગળ કીધા પ્રમાણે આઇ પી સંરક્ષણ એક જાતનું આઉટ્પુટ છે જે સંશોધન માંથી ઉભા થતા પરિણામો ને સુરક્ષિત કરે છે આઉટ્પુટ અલગ અલગ જગ્યાઓમાં જોવા મળી શકે તે સંશોધન કાર્યમાં હોઈ શકે જેનું પ્રકાશન થતાં પહેલાં તેને શોધવું પડે તે સંશોધન નિબંધમાં હોઈ શકે કન્સલ્ટન્સી પ્રોજેક્ટમાં હોઈ શકે ઉદ્યોગ સાથેના જૉઇન્ટ વેન્ચર માં હોઈ શકે અથવા સંશોધન કેન્દ્રો તથા બીજી સંસ્થાઓ વચ્ચે એમ ઓ યુ દ્વારા ઊભી કરેલી ગોઠવણમાં હોઈ શકે આ પ્રકારે આઇ પી આમાં ની કોઈપણ જગ્યાઓમાંથી નીકળી આવી શકે અને આઇ પી સેન્ટર નું કામ એની પર નજર રાખવાનું છે કે શું આમાંના કોઈ સંભવિત સ્થાનોમાં કોઈ આવિષ્કાર ઉભો થઈ રહ્યો છે હવે આઇ પી સેન્ટર નું ઉદ્દેશ્ય શું હોય છે આપણે આગળ કહ્યું હતું કે એનું ઉદ્દેશ્ય સંશોધનનું બજારીકરણ કરવું હોય છે આ મુખ્ય ઉદ્દેશ્ય છે પણ એવા પણ કિસ્સા બની શકે જ્યાં કોઈ સંશોધન અસ્તિત્વમાં ન હોય પણ શૈક્ષણિક સભ્યો અથવા વિદ્યાર્થીઓ કોઈ એવો વિષય લઈ આવે જેનું આઇ પી દ્વારા સંરક્ષણ થઈ શકતું હોય તો આઇ પી સેન્ટર આમાં પણ સહયોગ આપી શકે આઇ પી સેન્ટર નો ઉદ્દેશ્ય વાસ્તવિકતામાં પરિવર્તન થાય તેની માટે આઇ પી સેન્ટર કઈ રીતે કામ કરે તેની ચોક્કસ માર્ગદર્શિકાઓ હોવી જોઈએ તથા આઇ પી સેન્ટર ના લક્ષ્ય ઉદ્દેશ્ય તથા હેતુઓ સ્પષ્ટ રીતે જણાવેલા હોવા જોઈએ સામાન્ય રીતે આનું સંકલન આઇ પી પૉલીસી નામ ના દસ્તાવેજ માં થયેલું હોય છે જેનું સ્પષ્ટીકરણ છે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી પૉલીસી અથવા ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પૉલીસી તો ચાલો આપણે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી પૉલીસી પર નજર નાખીએ એટલે કે આઇ પી પૉલીસી સંસ્થા માટે શું કરી શકે છે સૌપ્રથમ તે સંસ્થા મા કનારા સંશોધનના પ્રયાસને સિંક્રનાઇઝ કરે છે અર્થાત્ સુમેળ કરે છે એક સંસ્થામાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે જેમાં અલગ અલગ જાતના પ્રોજેક્ટ અર્થાત પ્રકલ્પો અને સંશોધન કાર્ય કરવામાં આવી રહ્યા હોય છે પૉલીસી આને સિંક્રનાઇઝ કરી શકે છે કારણ કે તે પૉલીસી છે જે બધાને સંશોધન કરવાથી થનારા લાભ સૂચવે છે તેમને જણાવે છે કે જો સંશોધનનું બજારીકરણ થયું તો તેમાંથી ઊભી થનારી આવક ની વહેચણી થશે અર્થાત પ્રૉફિટ શૅરિંગ કરવામાં આવશે અને આ વસ્તુને સાર્વજનિક કરવામાં આવવી જોઈએ તેને શબ્દોમાં ઢાળીને એક દસ્તાવેજ બનાવીને વિશ્વવિદ્યાલયમાં બધાને આપવામાં આવવી જોઈએ જેથી બધાની સંશોધનની સમજ અને સંશોધનના બજારીકરણની પ્રક્રિયાની સમજ એક જ શ્રેણીમાં હોય હવે આ આઇ પી સેન્ટર ના લક્ષ્ય અને સંસ્થાના લક્ષ્ય સાથે મેળવી આપવાનું પણ કામ કરી શકે આપણે સાધારણ રીતે જોઈ શકીએ છે કે સંસ્થા ના લક્ષ્ય શિક્ષણ અને સંશોધન ને લગતા હોય છે આ કોઈપણ ઉચ્ચતર શિક્ષણની સંસ્થા ના સાધારણ લક્ષ્ય હોય છે અને આઇ પી સેન્ટર નુ લક્ષ્ય હોય છે સંસ્થાના ઉદ્દેશો સાથે મેળ ઉભો કરવાનું આ પ્રકારે આઇ પી સેન્ટર દ્વારા જે થઇ રહ્યું હોય અને સંસ્થામાં જ થઈ રહ્યું હોય તેની વચ્ચે તાલમેલ હોવો જોઈએ તથા તે આઇ પી પૉલીસી મા સ્પષ્ટ રીતે વ્યક્ત થવો જોઈએ આઇ પી પૉલીસી સંશોધનના પરિણામની સંખ્યા તથા ગુણવત્તા પર અસર કરી શકે તમે વિચાર કરતા હશો કે ફક્ત એક પૉલીસી મા આવું કરવાની ક્ષમતા કઈ રીતે હોઈ શકે પણ પૉલીસી ને ભવિષ્યનો માર્ગ સૂચવનારા રસ્તા તરીકે જોવામાં આવે છે તથા સંસ્થાની શ્રેષ્ઠ પ્રથાઓ ના એક દસ્તાવેજ તરીકે પણ જોવામાં આવે છે હવે જ્યારે તમે આઇ પી પૉલીસી માં એવું લખો કે સંશોધનના ઢાંચા અથવા માળખા માટે પેટન્ટ દાખલ કરવામાં આવશે તથા બજારીકરણ માંથી ઊભી થનારી આવકનો ભાગ આવિષ્કાર કરનાર વ્યક્તિઓ ને આપવામાં આવશે તો આ ઉલ્લેખ માત્ર જ લોકોને સંશોધનના પરિણામો ની સંખ્યા તથા ગુણવત્તા જોવા માટે પ્રોત્સાહિત કરશે હવે પૉલીસી નો દસ્તાવેજ આઇ પી સેન્ટર ના મિશન સ્ટેટ્મેન્ટ અર્થાત ધ્યેય અંગે કરેલા નિવેદન ને સ્પષ્ટ કરી શકે છે આઇ પી સેન્ટર સેવા આપે છે અને વધારે કરીને આઇ પી સેન્ટર ની સેવાઓ સંસ્થા દ્વારા પૂર્ણપણે સબ્સિડાઇઝ કરવામાં આવતી હોય છે જ્યાં સુધી આઇ પી સેન્ટર બજારીકરણ માંથી આવક ઊભી ન કરવા માંડે આઇ પી સેન્ટર રોજગાર નિર્માણ કરીને આર્થિક વિકાસ પણ કરે છે તથા વૃદ્ધિની સંભાવના ઊભી કરે છે આઇ પી સેન્ટર વિશ્વવિદ્યાલય અને ઉદ્યોગ જગત વચ્ચે ફસિલિટેશન સેન્ટર અર્થાત મધ્યસ્થી કેન્દ્ર પણ બને છે આઇ પી સેન્ટર નું ધ્યેય સામાન્ય રીતે આવું કંઇક હોવું જોઈએ કે સંશોધકોને શોધના પરિણામો સંસ્થાથી ઉદ્યોગ સુધી બજારીકરણ માટે ગ્રાહક વિકાસ માટે તથા સાર્વજનિક કલ્યાણ માટે પહોંચાડવામાં સેવા અને સહયોગ આપવો આ બહુ જ વ્યાપક રીતે લખાયેલું મિશન સ્ટેટ્મેન્ટ છે પણ આને કોઈપણ આઇ પી સેન્ટર પોતાના મિશન સ્ટેટ્મેન્ટ તરીકે અપનાવી શકે છે હવે હજી એક વસ્તુ જેની પર આઇ પી પૉલીસી એ ધ્યાન આપવું જોઈએ તે છે સામાજિક જવાબદારી આપણે જાણીએ છીએ કે આઇ પી સેન્ટર શૈક્ષણિક વાતાવરણ માં વ્યવસાયના અધિકારી જેવા હોય છે પણ જો તે સામાજિક જવાબદારીના પાસાને સારી રીતે વ્યક્ત કરે તો તેમની સી એસ આર ફંડિંગ મેળવવા માટેની પાત્રતા ઊભી થશે જે ઉપલબ્ધ છે તથા જે યુનાઇટેડ નેશન્સ દ્વારા નક્કી કરેલા 2030ના સસ્ટેનેબલ ડિવેલપ્મન્ટ ગોલ સાથે પણ તાલમેલ માં છે યુનાઇટેડ નેશન્સ દ્વારા અત્યંત સ્પષ્ટ રીતે સસ્ટેનેબલ ડિવેલપ્મન્ટ ગોલ એટલે શું તે કહેવામાં આવ્યું છે તેથી સામાજિક જવાબદારી આઇ પી સેન્ટર ની ભૂમિકા ને એવી બનાવશે જે સમાજ માટે પણ લાભદાયી હોય તેથી આપણે ફક્ત પેટન્ટ ની અરજીઓ કરવાની અને તેનું બજારીકરણ કરવાની જવાબદારી સામે નથી જોઈ રહ્યા પણ સંસ્થાની સંશોધન પ્રવૃત્તિઓમાં એક સામાજિક જવાબદારીનો નિર્વાહ થવો જોઈએ એવું આઇ પી પૉલીસી સ્પષ્ટ રીતે જણાવી શકે છે તથા વિશ્વવિદ્યાલય પણ સમાજ કલ્યાણને ધ્યાનમાં રાખતા એવી વસ્તુઓ વિશે સંશોધન કરી શકે છે જે જાહેર જીવન માટે ફળદ્રુપ હોય હવે આઇ પી પૉલીસી ની અંદર શું શું આવશે ચાલો આપણે આઇ પી પૉલીસી ના બંધારણ ને જોઈએ આઇ પી પૉલીસી એક પ્રસ્તાવના સાથે શરૂ થશે પછી તેના ઉદ્દેશ્યો હશે તેની અંદર વિવિધ વસ્તુઓની પરિભાષાઓ હશે જેમ કે કૉપીરાઇટ્ એટલે શું પેટન્ટ એટલે શું ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એટલે શું વગેરે તથા ગોપનીય માહિતી હશે અને આઇ પી ની માલિકી માટે પ્રાવધાન હશે આઇ પી નો માલિક કોણ હશે તેમાં અમુક તફાવત હોઈ શકે જેવી રીતે કે કૉપીરાઇટ્ નો મુદ્દો હોય તો સંસ્થા એવું કહી શકે કે કૉપીરાઇટ્ ની માલિકી એ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ધરાવશે જેમણે તેનું નિર્માણ કર્યું હોય પણ પેટન્ટની ઉપર સંસ્થા પોતે માલિકી ધરાવી શકે આ પ્રકારે દરેક પ્રકારના અધિકારના નિર્માણ તથા માલિકી વચ્ચે ની તફાવતો ને ધ્યાનમાં રાખતા સંસ્થા અલગ અલગ શરતો લાગુ કરી શકે આઇ પી પૉલીસી માં એવું વાક્ય હોવું જોઈએ જે વિશ્વવિદ્યાલયમાં રહેલા દરેક સ્ટેકહોલ્ડર માટે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ની માલિકી નો વિષય સ્પષ્ટ કરી આપે આઇ પી નો વહીવટ જેને આપણે આઇ પી મૅનિજ્મન્ટ કહીએ છીએ તેની હેઠળ તે સ્પષ્ટ રીતે વ્યક્ત કરેલું હોવું જોઈએ કે ડિસ્ક્લોઝર કઈ રીતે મેળવવાના છે એક આઇ પી કમિટી હોવી જોઈએ જ નિર્ધારિત કરે કે આઇ પી ના ફાઇલિંગ માટે કેટલુ રોકાણ અને યોગદાન થવું જોઈએ આઇ પી કમિટી એવા પ્રશ્નો પર પણ વિચારણા કરશે કે આવિષ્કારનું સંરક્ષણ દેશની અંદર થવું જોઈએ કે પછી વિદેશમાં પણ તેની માટે સંરક્ષણ મેળવવું જોઈએ આઇ પી કમિટી ની રચના એવા શૈક્ષણિક સભ્યો દ્વારા થઈ શકે જે જ્યારે પણ કોઈ આઇ પી સંબંધિત મહત્વના મુદ્દા પર નિર્ણય લેવાનો હોય ત્યારે ભેગા થતાં હોય હવે ડિસ્ક્લોઝર નું મૂલ્યાંકન પણ આઇ પી ના વહીવટ અંતર્ગત આવે છે જે આઇ પી સેન્ટર દ્વારા કરવામાં આવતું હોય છે ફોરેન અરજીનું ફાઇલિંગ જેને આપણે પી સી ટી ફાઇલિંગ કહીએ છીએ તેનું પણ પ્રાવધાન આઇ પી પૉલીસી માં કરેલું હોવું જોઈએ નવીકરણ કન્વર્શન અસાઇન્મન્ટ આ બધા મુદ્દા પર આઇ પી પૉલીસી મા સ્પષ્ટીકરણ કરેલું હોવું જોઈએ હવે કન્વર્શન એવો ભાગ છે જેની તરફ મોટા ભાગે આઇ પી પૉલીસી બેધ્યાન હોય છે એવા કિસ્સા બની શકે જ્યાં સામાન્ય રીતે જેમ પેટન્ટની અરજીઓ દાખલ કરાવી હોય તે જ ક્રમમાં પ્રોવિઝનલ અરજી દાખલ કરવામાં આવે કારણ કે પ્રોવિઝનલ અરજી ઉતાવળ હોય ત્યારે દાખલ કરવામાં આવતી હોય તથા તે કર્યા પછી ૧૨ મહિનાના સમયની અંદર પૂર્ણ અરજી દાખલ કરવાની હોય છે આ પરિસ્થિતિમાં આઇ પી પૉલીસી એવું સ્પષ્ટ રીતે જણાવી શકે છે કે ભલે પ્રોવિઝનલ ઉતાવળમાં દાખલ થયું હોય પણ પૂર્ણ દાખલ થતા પહેલા પેટન્ટેબિલિટી સર્ચ કરાવવું જરૂરી છે પેટન્ટેબિલિટી સર્ચ આઇ પી ની ગુણવત્તા માપવાનું એક સાધન બને છે તેથી જો વિશ્વવિદ્યાલયો ને આઇ પી ના બજારીકરણમાં મુશ્કેલીઓ આવી રહી હોય તો તે આઇ પી ની ગુણવત્તાના કારણે પણ હોઈ શકે ઉદ્યોગ કોઈપણ આઇ પી ની ગુણવત્તા ને શીઘ્ર ઓળખી લેવાનું કૌશલ્ય ધરાવે છે તેથી ઉદ્યોગ જગત એ વિશ્વવિદ્યાલય સાથે ભાગીદારીમાં નહીં ઉતરે જો એને લાગશે કે એના આઇ પી ની ગુણવત્તા સારી નથી અથવા એના પેટન્ટ નું અમલીકરણ કરવું શક્ય નથી અથવા તે પેટન્ટ ને સુધારવાનું કે કોઈક રીતે કામમાં લેવાનું શક્ય નથી તેથી આ બધા કારણોને લીધે પેટન્ટ એવી રીતે ફાઇલ કરવાના હોય કે તે આવિષ્કાર ને અસરકારક રીતે માંડી શકે તથા પ્રોવિઝનલ ને પૂર્ણ માં પરિવર્તિત કરતા પહેલા એક ઑડિટ કરાવવું પડે છે જેને આપણે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ કહીએ છીએ પૉલીસી બજારીકરણ માટે પણ વ્યવસ્થા ઊભી કરશે બજારીકરણ કઈ કઈ રીતે કરી શકાય એક છે લાઇસન્સિંગ અને આગળ જણાવ્યું છે કે જાહેર ભંડોળ પર ચાલનારા વિશ્વવિદ્યાલય એ ઓપન લાઇસન્સિંગ મૉડલ પર વિચાર કરવો જોઈએ પછી ટેકનોલોજી ટ્રાન્સફર અને તેને કઈ રીતે કરી શકાય તથા ડિસેમિનેશન એટલે પ્રસારણ દ્વારા પણ આવિષ્કારનું વેપારીકરણ અથવા ફેલાવ કરી શકાય રેકોર્ડ રાખવાના કાર્યનો પણ ઉલ્લેખ આઇ પી પૉલીસી મા થવો જોઈએ જે જણાવે કે રેકોર્ડ કઈ રીતે રાખવામાં આવશે તેમનો સંગ્રહ ક્યાં કરવામાં આવશે અને શું તેમનું સંચાલન એક મુખ્ય કેન્દ્ર પરથી થશે ગોપનીયતા કારણકે આઇ પી ના કામમાં ગોપનીય માહિતી ની ઘણી આપ લે હો થતી હોય છે તેથી તમારે ત્રીજા પક્ષો સમક્ષ થનારા ડિસ્ક્લોઝર પર પણ કોઈ પૉલીસી અર્થાત નીતિ બનાવવી પડશે આનું કારણ છે કે દરેક ડિસ્ક્લોઝર જે નૉન ડિસ્ક્લોઝર અગ્રિમેંટ હેઠળ સુરક્ષિત હોય છે તે પેટન્ટને બિન અસરકારક નથી કરી શકતા તથા પેટન્ટની નવીનતાને પણ મારી નથી શકતા આ પ્રમાણે જે ડિસ્ક્લોઝર નૉન ડિસ્ક્લોઝર અગ્રિમેંટ હેઠળ કરવામાં આવે છે તે સુરક્ષિત હોય છે તથા આવિષ્કારની નવીનતાને હાનિ નથી પહોંચાડતા તેથી આનો ઉલ્લેખ ગોપનીયતાના ભાગમાં સ્પષ્ટ રીતે હોવો જોઈએ રેવન્યૂ શૅરિંગ અર્થાત આવકની વહેંચણી પર પણ ટિપ્પણી હોવી જોઈએ રેવન્યૂ શૅરિંગ એક વસ્તુ છે જે વિશ્વવિદ્યાલય કરી રહ્યા છે પણ તેનાથી અલગ હજી એક વસ્તુ છે જેને પ્રૉફિટ શૅરિંગ કહેવામાં આવે છે જેની હેઠળ વિશ્વવિદ્યાલય ખાલી નફાની વહેંચણી કરશે એટલે ફાઇલિંગ વહીવટ તથા પેટન્ટના નવીકરણ મા થયેલા ખર્ચને બાકાત કર્યા પછી જે નફો રહે છે તેની વહેંચણી કરે છે અમલીકરણ પૉલીસી એ અમલીકરણની પણ જોગવાઈ કરવાની હોય છે જેમાં સ્પષ્ટ કરેલું હોય કે એ કયા પ્રકારના પગલાં પાડશે ત્રીજા પક્ષોની કેવી ભૂમિકા રહેશે આ પ્રક્રિયાને આગળ કઈ રીતે લઈ જશે તથા ડિસ્પ્યૂટ રેઝલૂશન અર્થાત વિવાદનો નિરાકરણ કઈ રીતે કરશે ડિસ્પ્યૂટ રેઝલૂશન નો વિષય છે એવા વિવાદો જે આઇ પી ના સંબંધમાં સંસ્થાની અંદર ઉભા થઇ શકે તેથી તેમનું નિરાકરણ લાવવાની પણ કોઇ આંતરિક વ્યવસ્થા હોવી જોઈએ આઇ પી સેન્ટર ની આવશ્યકતા આપણે જોઈ ચૂક્યાં છીએ કે આઇ પી સેન્ટર નિયામક જરૂરિયાતો દ્વારા મૅન્ડેટ થઈ શકે અથવા સંસ્થાના લક્ષ્યમાંથી ઉદભવી શકે પછી જો સંસ્થા સંશોધન કાર્ય કરતી હોય તો તે કાર્ય ના પરિણામો ને સુરક્ષિત કરવા માટે તથા સંસ્થાએ એ વિષયમાં પણ નિર્ણય લઈ શકે કે કઈ જાતના સંશોધનનું બજારીકરણ થવું જોઈએ સામાન્ય રીતે બુનિયાદી સંશોધનનું બજારીકરણ કરવામાં નથી આવતું અપ્લાઇડ સંશોધનનું જ બજારીકરણ કરવામાં આવે છે પણ આપણે આગળ જોયું તે પ્રમાણે ડિસેમિનેશન ને પણ બજારીકરણ નો એક પ્રકાર જ માની શકાય હવે આઇ પી સેન્ટર એક એવું કેન્દ્ર બની શકે જે સંશોધનની સંખ્યા તથા ગુણવત્તા પર ધ્યાન આપે આ વિશ્વવિદ્યાલયનું એક આંતરિક અંગ બની શકે જે સંશોધનની સંખ્યા અને ગુણવત્તા પર ધ્યાન આપે હવે આઇ પી સેન્ટર કયા પ્રકારનું હોવું જોઈએ તેની પસંદગી એની પર આધારિત હોય કે સંસ્થામાં કયા પ્રકારનું સંશોધન કરવામાં આવી રહ્યું છે આઇ પી સેન્ટર ત્રણ પ્રકારના હોઈ શકે તમે એક ઇન્ટર્નલ આઇ પી સેન્ટર ઊભું કરી શકો છે જે સંસ્થાની અંદર રહીને જ કામ કરે અથવા તમે એક એક્સટર્નલ આઇ પી સેન્ટર રાખી શકો છે જે ત્રીજા પક્ષ દ્વારા સંચાલિત કરવામાં આવતું હોય તેનું સંસ્થાની અંદર કોઈ કાર્યાલય ન હોય અને તે પૂર્ણપણે ત્રીજા પક્ષો દ્વારા સંચાલિત કરવામાં આવતું હોય ત્રીજો પર્યાય છે મિક્સ્ડ મૉડલ ઊભું કરવું અર્થાત મિશ્રિત વ્યવસ્થા ઉભી કરવી મિક્સ્ડ મૉડલ એટલે સંસ્થાની અંદર એક નાનું કાર્યાલય હોય જે તેનો ઇન્ટર્નલ ભાગ બને પણ તે ભાગ એ બધા જ વિવિધ કાર્યો જે એક આઇ પી સેન્ટર કરતું હોય તે બધા ન કરતું હોય આ પ્રકારે ઇન્ટર્નલ કાર્યો ઓછા હોય અથવા એવું કહેવું વધારે યોગ્ય રહેશે કે ઇન્ટર્નલ તથા એક્સટર્નલ પ્રકૃતિના કાર્યોનું મિશ્રણ કરવામાં આવ્યું હોય જેથી અમુક કાર્યો એક ટીમ દ્વારા આંતરિક રીતે કરવામાં આવે તથા અમુક કાર્યો ત્રીજા પક્ષને સોંપવામાં આવે હવે અસોસિએશન ઑફ યુનિવર્સિટી ટેકનોલોજી મેનેજર્ઝ - એ યુ ટી એમ જાહેર શોધ સંસ્થાનો દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર ને પ્રોત્સાહન આપવાના ચાર કારણો દર્શાવે છે 1 સમાજ કલ્યાણ માટે સંશોધન નું બજારીકરણ ૨ ટેકનોલોજી ટ્રાન્સફર તમને ઊંચી ગુણવત્તા ધરાવનારા સંશોધકો ને ઉત્તેજન આપવામાં રોકવામાં તથા તમારી સંસ્થામા સ્થાયી કરવામાં કામ આવે છે તે ઉદ્યોગ જગત સાથે વધુ ઘનિષ્ઠ સંબંધ બાંધે છે તથા વધુ સંશોધન માટે આવક ઊભી કરે છે તો હવે કોઈ સંસ્થાએ ટેકનોલોજી ટ્રાન્સફર ના કામમાં શું કામ પડવું અથવા કોઈ વિશ્વવિદ્યાલય માટે આઇ પી સેન્ટર ઉભો કરવાનો તથા તેના થકી ટેકનોલોજી ટ્રાન્સફર માં પડવાનો ફાયદો શું હોઈ શકે પહેલી વાત છે કે તેમાં સમાજ કલ્યાણ નો અભિગમ છે કારણ કે જે પણ સંશોધન કરવામાં આવે તે સુરક્ષિત થાય તથા બજાર સુધી પહોંચે આથી વિશ્વવિદ્યાલયમાં જે પણ થાય તે ફક્ત તેની ચાર દિવાલો સુધી સિમિત ન રહે પણ બજાર સુધી પહોંચે અને તેના થકી સમાજ કલ્યાણ થઈ શકે એ યુ ટી એમ આપણને કહે છે કે ટેકનોલોજી ટ્રાન્સફર પોતે જ ઊંચી ગુણવત્તા ધરાવનારા સંશોધકો તથા ઊંચી ગુણવત્તાનું સંશોધન કરી શકનારા લોકો ને રોકીને તમારી સંસ્થામા સ્થાયી કરવાનો માર્ગ બને છે જ્યારે ટેકનોલોજી ટ્રાન્સફર કરવાનું વાતાવરણ હોય છે ત્યારે આપોઆપ એવી વ્યવસ્થા પણ હોય છે જેના થકી ઊંચી ગુણવત્તા ધરાવનારા સંશોધનને ઓળખવા માં આવે તેમાંથી ઉત્પન્ન થનારી ચીજવસ્તુઓને ઓળખવામાં આવે તેમનું સંરક્ષણ કરવામાં આવે તેમનું બજારીકરણ કરવામાં આવે અને જ્યારે આ પ્રક્રિયા સફળ થાય ત્યારે રોયલ્ટીના સ્વરૂપે તેનો એક અંશ સંશોધકો સુધી પાછો પણ જાય તેના લીધે એ યુ ટી એમ પ્રમાણે જ્યારે આવું વાતાવરણ હોય ત્યારે તે વિશ્વવિદ્યાલય સુધી વધુ સારી પ્રતિભા ને ખેંચી લાવી શકે ઘનિષ્ઠ સંબંધ ઉભા થવા એ બહુ જ સ્વાભાવિક પરિણામ છે કારણ કે એકવાર વિશ્વવિદ્યાલય પોતાના સંશોધનનું બજારીકરણ ચાલુ કરી દે તથા જે ટેકનોલોજી માટે પેટન્ટ મેળવેલું હોય તેનો પ્રચાર ચાલુ કરી દે ત્યારે ઉદ્યોગજગત આપોઆપ વિશ્વવિદ્યાલય સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધવામાં રસ લેવા માંડે છે તથા સંશોધન માંથી ઉભી થનારી આવક ને સેન્ટર ચલાવવા માટે તથા આગળના સંશોધન માટે ઉપયોગમાં લેવામાં આવી શકે છે તો ચાલો હવે એ જોઈએ કે તમે કયા પ્રકારના આઇ પી સેન્ટર ઉભા કરી શકો છો હવે એક આઇ પી સેન્ટર ને પરિપૂર્ણ રીતે ચલાવવા માટે વિવિધ જાતના પ્રોફેશનલ અર્થાત વ્યાવસાયિકોની જરૂર પડશે તમને વિજ્ઞાનના ક્ષેત્રમાં થી આવનારા વૈજ્ઞાનિકો ની જરૂર પડશે દરેક જાતના દસ્તાવેજો તથા કાનૂની દસ્તાવેજો ના પાસા જોઈ શકનારા વકીલો જોઈશે વેપારીકરણની પ્રક્રિયા સંભાળી શકે તથા વેપારીકરણની ક્ષમતાનું આકલન કરી શકે તેવા બિઝનેસ મેનેજર જોઈશે તથા પેટન્ટ એજન્ટ જોઈશે તેથી તમને કુલ ચાર ક્ષેત્રમાંથી લોકોની જરૂર પડશે વૈજ્ઞાનિક ક્ષેત્ર કાનૂની ક્ષેત્ર મેનેજમેન્ટ ક્ષેત્ર એવા એમ એ અથવા બિઝનેસ મેનેજમેન્ટમાં સ્નાતક ધરાવતા લોકો તથા તેવા લોકો જે કાયદા અને વિજ્ઞાન વચ્ચે ના મધ્યસ્થ સ્થાન પર હોય જેમ કે પેટન્ટ એટર્ની અથવા પેટન્ટ એજન્ટ હવે આઇ પી એમ સેન્ટર અથવા આઇ પી સેન્ટર ના પ્રકારની વાત કરીએ આગળ કીધા પ્રમાણે ભારતના મોટાભાગના જાહેર વિશ્વવિદ્યાલયોમાં તમને ઇન્ટર્નલ પ્રકારના આઇ પી એમ સેલ જોવા મળે છે આ વિશ્વવિદ્યાલયની અંદરથી જ સંચાલિત થતા હોય છે એક્સટર્નલ એવા હોય જ્યાં કોઈ સર્વિસ પ્રોવાઇડર અથવા કંપની જે એક સ્વતંત્ર સંસ્થા હોય તે વિશ્વવિદ્યાલય અથવા સંસ્થા વતી આઇ પી સેન્ટર ચલાવતી હોય મિક્સ્ડ પ્રકારની અંતર્ગત પણ આઇ પી એમ સેલ આવે પણ તે એક નાનકડો અથવા અવિકસીત આઇ પી એમ સેલ હોય છે જે ફક્ત કંપની અથવા લૉ ફર્મ પાસે કામ કરાવવા માટે તેમની સાથે સંપર્ક સાધતો હોય છે હવે ઇન્ટર્નલ માટે જરૂરી ઇન્ફ્રસ્ટ્રક્ચર પૂર્ણ અર્થાત સેન્ટરના બધા પાસાને સમર્પિત હોવું જોઈએ તેમાં ઇક્વિપમેન્ટ કક્ષ કર્મચારીઓ તથા એ બધી જ જરૂરિયાતો જે આપણે પાછલા અઠવાડિયામાં જોઈ તેની વ્યવસ્થા હોવી જોઈએ એક્સટર્નલ અથવા મિક્સ્ડ માટે પણ ઇન્ફ્રસ્ટ્રક્ચર ની જરૂર પડે છે કારણકે વિશ્વવિદ્યાલય સાથે દૂરથી કામ કરનારા પ્રોફેશનલ એમાં પણ હોય છે હવે આઇ પી સેન્ટર ના ખર્ચની વાત કરીએ તો આપણે તેની પર પાછલા અઠવાડિયામાં ચર્ચા કરી ચૂક્યા છે એ યુ ટી એમ ના ૨૦૦૩ના ઍન્યુઅલ લાઇસન્સિંગ સર્વે ની ગણતરી પ્રમાણે સંશોધન પ્રવૃત્તિઓમાં 20 લાખ ડોલરના ખર્ચ સામે એક ઑફિશલ ડિસ્ક્લોઝર થતું હોય છે આની ગણતરી ઇનપુટ ના આધારે કરવામાં આવી છે મેં આગળ કીધા પ્રમાણે સંશોધનમાં ઇનપુટ નો અર્થ થાય ખર્ચ એટલે રિસર્ચ સ્પેન્ડિંગ તેથી આ સર્વે આપણને કહે છે કે સંશોધન પર થયેલા દર 20 લાખ ડોલરના ખર્ચ પર જેમાં પ્રયોગશાળા ઊભી કરવી સંશોધકોને પગાર આપવા આ બધાનું ફક્ત એક પરિણામ હોય છે જે છે ઑફિશલ ડિસ્ક્લોઝર ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સમાં સંશોધન પર ખર્ચ થયેલા દર 50 લાખ ડોલરની સામે એક પેટન્ટ દાખલ થાય છે આ માહિતી તમને એ સમજાવવા માટે છે કે આઇ પી આર ના સ્વરૂપે આઉટ્પુટ મળે તે પહેલા કેટલું ઇનપુટ નાખવું પડતું હોય છે હજુ એક ઉદાહરણ કે સંશોધન પર ખર્ચ થયેલા દર ૮૫ લાખ ડોલરની સામે એક ટેકનોલોજી ટ્રાન્સફર અથવા લાઇસન્સિંગ અગ્રીમેન્ટ થતું હોય છે આથી તમે જોઈ શકો છો કે આઇ પી અથવા સંરક્ષણ મળે તે પહેલા કેટલી મૂડી ખર્ચ થતી હોય છે તેથી આશરે જો એક સંસ્થા પાસે સો મિલ્યન ડોલરનું સંશોધન માટેનું બજેટ હોય તો તેમાંથી 50 ડિસ્ક્લોઝર કરી શકાય 20 પેટન્ટની અરજી દાખલ થઈ શકે અથવા તેમાંથી ૧૧ થી ૧૨ નુ લાઇસન્સ ઉદ્યોગોને આપી શકાય એટલે તમે જોઈ શકો છો કે એક વિશ્વવિદ્યાલય માટે આ સ્તર પર કામ કરવા માટે આઇ પી સેન્ટર એક લાંબા ગાળાની મૂડી સાબિત થઈ શકે છે કારણ કે આ પ્રક્રિયા એક બહુ જ લાંબુ સમર્પણ માગી લે છે તે સંશોધન સાથે સંકળાયેલી છે તેથી એવું શક્ય નથી કે તમે તેને થોડા વર્ષો માટે ચલાવો અને પછી બંધ કરી દો તેથી તેનું લાંબા ગાળાની મૂડી તરીકે સ્થાપિત થવું જરૂરી છે હવે એવું કહેવામાં આવે છે કે કોઈપણ લાઇસન્સ ધરાવતી ચીજવસ્તુઓ અથવા ટેકનોલોજીને બજારમાં વેચાઇ શકે એવા સ્વરૂપમાં પરિવર્તિત થવામાં પાંચ વર્ષ લાગે છે આ પ્રકારે રોકાણ કરવામાં તથા તેનું વળતર મેળવવાની વચ્ચે લાંબો અવકાશ હોય છે આ પરિબળને સંસ્થાએ ધ્યાનમાં રાખવું પડશે કે જ્યારે સંસ્થા આઇ પી સેન્ટર ઉભુ કરવા પર ખર્ચો કરે છે તો તેનું વળતર થોડા સમય પછી મળવાનું ચાલુ થશે આઇ પી સી અથવા આઇ પી સેન્ટર ને સફળ સાબિત થતા પહેલા 7 થી 10 વર્ષ જોઈએ તેથી એટલા સમય માટે વિશ્વવિદ્યાલયએ કાર્યાલયના ખર્ચ ને સબસીડાઈઝ કરવો પડશે એટલે જ્યાં સુધી આવક ઉભી થવા નથી માંડતી ત્યાં સુધી આમાં ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ છે જેમકે જો ઇન્ટર્નલ ના બનાવવું હોય તો એક્સટર્નલ મૉડલ પર પણ વિચાર કરી શકાય હવે કારણ કે આ લાંબા ગાળાની મૂડી હોય છે તેથી જે સંસ્થા હજી પેટન્ટ દાખલ કરાવવા માગતી હોય અને એક નવું વાતાવરણ ઉભુ કરવા માગતી હોય તેની માટે વધુ યોગ્ય વિકલ્પ છે બાહ્ય સંસ્થાઓ સાથે હંગામી ધોરણે કામ કરવું આનાથી નાનું કાર્યાલય ઉભુ કરવાની જરૂર પડશે જેથી ખર્ચ ઓછો થશે તે લોકો નાનું કાર્યાલય રાખીને ત્રીજા પક્ષની ભૂમિકા ભજવતા સર્વિસ પ્રોવાઇડર સ્ટેકહોલ્ડર તથા વિશ્વવિદ્યાલય વચ્ચે મધ્યસ્થીનું કામ કરી શકે છે આ ઉપરાંત ઘણી બધી સંસ્થાઓ સાથે મળીને એમની વચ્ચે એક આઇ પી સેન્ટર ઊભું કરી શકે છે આનું એક ઉદાહરણ છે કોચીન યુનિવર્સિટીમાં નું આઇ યુ સી આઇ પી આર એસ IUCIPRS જે એક ઇન્ટર યુનિવર્સિટિ સેન્ટર છે તેથી જો આઇ પી સેન્ટર એક ઇન્ટર યુનિવર્સિટિ સેન્ટર ની અંતર્ગત આવે તો તેનાથી આઇ પી સેન્ટર ઉભુ કરવાનો ખર્ચ ઓછો થાય સરકાર દ્વારા ફંડિંગ કરેલા આઇ પી સેન્ટર પણ હોય છે જેવી રીતે કે બધી સી એસ આઇ આર લૅબ વચ્ચે એક આઇ પી સેન્ટર છે જે સરકારી શોધ સંસ્થાઓને પણ સહયોગ આપે છે એટલે આપણે જોયું કે કઈ રીતે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ સંશોધનના આઉટ્પુટ સાથે સંકળાયેલા છે તથા સંશોધનનું આઉટ્પુટ સંશોધનની અંદર શું નાખવામાં આવે છે તેની સાથે સંકળાયેલું છે તેથી જ્યારે આપણે એની સામે જોઈએ ત્યારે આપણે ઇનોવેશન ઇકોસિસ્ટમ ની એક વ્યાપક કલ્પના કરી શકીએ ઇનોવેશન ઇકોસિસ્ટમ નો અર્થ અલગ અલગ લોકો માટે અલગ અલગ થતો હોય છે પણ વ્યાપક રીતે તેની અંતર્ગત આપણે ખાનગી સેક્ટર તથા જાહેર સેક્ટર વચ્ચેના એક પ્રકારના સહકારની વાત કરી રહ્યા છે અને આમ પણ ઇનોવેશન એટલે નવીનીકરણની પરિભાષા માં જ એક સામૂહિક ગુણ છે આથી ઓપન ઇનોવેશન મૉડલ પણ નિર્માણ થાય ઇનોવેશન અથવા ઇનોવેશન ઇકોસિસ્ટમ નો સૌથી મહત્વનો ભાગ છે જ્ઞાનનું પ્રસારણ એટલે તેને જે પણ રીતે ઉભુ કરવામાં આવે તે એવા પ્રકારે થવું જોઈએ કે આખી અર્થવ્યવસ્થામાં જ્ઞાનનું પ્રસારણ થાય અને આમાં ફક્ત આર ઍન્ડ ડી અર્થાત સંશોધન અને વિકાસ પર ખર્ચ કરવો મહત્વનું નથી પણ હૉરિઝૉન્ટલ અર્થાત્ સમસ્તરીય અવરોધોમાંથી જ્ઞાનનું પ્રસારણ કરવા માટે થોડું જોખમ પણ ઉપાડવું પડે હવે આઇ પી સેન્ટર ઇનોવેશન ઇકોસિસ્ટમ સાથે કઈ રીતે જોડાયેલું છે તમે આઇ પી સેન્ટર ને સંશોધન પર નજર રાખવા તથા સંશોધન અને વિકાસ ને માપવા માટે વાપરી શકો તે ઇનોવેશન ને પ્રોત્સાહન આપી શકે અને જે પ્રમાણે આપણે વાત કરી તે પ્રમાણે આઈ પી આર ને ઇનોવેશન નું સંક્ષેપ રૂપ માનવામાં આવ્યું છે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઑર્ગનિઝેશન આઈ પી આર માટે દબાણ કરે છે અને તેના દ્વારા ઇનોવેશન ની અપેક્ષા કરે છે કારણકે આઈ પી આર ને ઇનોવેશન સમજવા માટે નો ટૂંકો રસ્તો માનવામાં આવ્યું છે ઇનોવેશન ઇકોસિસ્ટમ ને એક સકારાત્મક ધક્કો આપવા માટે આઇ પી સેન્ટર સમયસર પ્રવૃત્તિઓ કરી શકે અને તેના થકી આપણને લક્ષ્યાત્મક સંશોધન પ્રાપ્ત થાય જે સંશોધન સામાજિક જરૂરિયાતો તથા બજારની જરૂરિયાતો સંતોષવા માટે તૈયાર હોય